તેથી આપણે તે સમસ્યા આગળ ચાલુ રાખીશું તેથી આપણે બીજા પુનરાવત્તન જોયુ છે કે તમારુ પાવર લોસ 4 334MW છે અને Pg1 Pg2 બીજા ઇટરેશન પછી અનુક્રમે 184 58 181 31 MW છે હવે તમારે જનરેશન લોડ અથવા તો લોડ જનરેશન જેનો મેળ ખાતો નથી તે જોવાનુ છે તેથી તે કિસ્સામાં ∆Pg23704 334 184 58181 348 414 MW એટલે કે તે હજી પણ રૂપાંતરિત થયુ નથી આગળ આપણે તે ડેટા અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને શું કરીશું જે તમારી પાસે છે તે તમે તેનો ઉપયોગ કરીને ગણતરી કરો તો i12Pgi∂λ0 0000520 0000825 364મળે છે તેથી 8 364 1 5686 છે તેથી આ કિમત બદલાતી રહે છે જેનો અર્થ થાય છે કે ત્રીજા ઇટરેશન પછી Δλ107 5686109 1586 ત્રીજા ઇટરેશન માટે ફરીથી તમે એ જ સૂત્ર ની મદદથી ગણતરી કરો તો Pg1109 1586 4120 15860 00005188 849MWએજ રીતે સમાન સૂત્રમાં ફક્ત તમે કિમત મૂકો છો તેથી Pg2109 1586 4120 483MW કે જેથી આ તમારા Pg1 અને Pg2છે હવે આ બે જનરેશન મૂલ્યોનો ઉપયોગ કરીને તમે ત્રીજા પુનરાવૃત્તિ પર પાવર લોસ માટે ની ગણતરી કરો તેથી આ સૂત્ર આપવામાં આવ્યું હતું તેથી PLoss 0 8492 0 4832 એટલે કે તે 4 535MW ની બરાબર છે ભૂલ છે તે Pg 370 4 849 185 483 0 203 MW તેથી આ કન્વર્જન્સ માટે મારો અર્થ હજી પણ આ પૂરતું નથી તો શું કરીશુ એક વધુ પુનરાવૃત્તિ શોધી કાઢીશુ પરંતુ કૃપા કરી તમારી કિંમતનો ઉપયોગ કરીને ની ગણતરી કરો કૃપા કરીને આની ગણતરી કરો હું તમને અંતિમ જવાબ આપી રહ્યો છું જે 5 358 છે તેથી તમારા 0 2035 3580 03788 તેથી Δλ109 તેથી ચોથા ઇટરેશન માટે આ પછી તમે Pg1ની ગણતરી કરો અને ચોથા ઇટરેશન પર Pg2 ની ગણતરી કરો અને તે જ સમીકરણમાં આ કિંમતો મુકશો તો તમને Pg1 188 95MW અને આ Pg2185 58MW મળશે તો પછી આ સાથે તમને PLoss0 5824 54MW મળશે હવે ભૂલ ચેક કરો તેથીPg3704 54 188 95185 તેથી આ ખરેખર 0 01MW આવી રહ્યું છે આ મૂલ્ય એકદમ નાનું છે અને સોલ્યુશન કન્વર્ઝ થઈ ગયું છે તેનો અર્થ છે કે જ્યારે તમે આ ખોટ સૂત્ર દાખલ કરશો ત્યારે આ એક વધુ સંખ્યામાં પુનરાવર્તન લે છે અહીં કન્વર્ઝ થવા માટે ઓછામાં ઓછા ચાર પુનરાવર્તનો લે છે પરંતુ ક્રમશ પદ્ધતિ નો ફાયદો એ છે કે દરેક પુનરાવૃત્તિ પછી સરળતાથી તમે તમારા ડેલ્ટા લેમ્બડાની ગણતરી કરી શકો છો અને તે મુજબ તમે લેમ્બડા જનરેશન અને નુકસાન માં ફેરફાર કરી શકો છો તો આ તમારો અંતિમ જવાબ છે તેથી Pg1 188 95 MW છે આ 109 196 RsMWhr છે અને આ Pg1 188 95MW Pg2 185 58 MW અને PLoss 4 54 MW છે તો ચોથા પુનરાવૃત્તિ પછી આ જવાબ છે જો તમને વધારે ચોકસાઈ જોઈએ છે તો તમે આગળ વધી શકો છો પરંતુ ખરેખર જરૂર નથી આપણે માની લઈએ કે સોલ્યુશન કન્વર્ઝ થયું છે હવે પેન્લટી ફેક્ટર શોધવા માટેની સામાન્ય પદ્ધતિ હવે સમીકરણો ખૂબ મોટા હોવાનું લાગે છે તેમ છતાં અમે આ તમામ ગાણિતિક એપ્લિકેશનને દર્શાવવા માટે નાના દાખલા લઈશું તેથી અગાઉ મેં તમને કહ્યું છે કે પાવર ખોટ એ મૂળભૂત રીતે દરેક બસ પટ્ટી પર ઇન્જેક્ટેડ પાવરનો સરવાળો છે તેથી તે PLossi1mPii1mPgi i1nPLi છે કહો કે આ સમીકરણ 70 છે અને આ સમીકરણમાં નામકરણ પણ આપવામાં આવ્યું છે તેથી આ સમીકરણમાં n એ બસ બારની કુલ સંખ્યા છે m એ જનરેટર બસ બારની કુલ સંખ્યા છે મારો મતલબ જ્યાં જનરેટર બસ જોડાયેલ છે Pgi એ બસ i માં વાસ્તવિક વીજ ઉત્પાદન છે આ તમને ખબર છે અને PLi સામાન્ય બસ માટે વાસ્તવિક બસ પર વીજ લોડ i 12m અને લોડ બસ માટે i 12 n અને Pi એ પ્રત્યક્ષ બસ i પર ચોખ્ખી ઇન્જેકટેડ વાસ્તવિક પાવર છે તેથી જો આપણે આ સમીકરણને વિસ્તૃત કરીએ તો આ એક સમીકરણ 70 પછી આપણે PLossP1P2PmPm1Pm2 Pn લખી શકીએ છીએ હવે આ સમીકરણ મા જો તમે ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો PLosskP1kP2kP3k Pnk for k23n હોવાથી 1 સતત છે આપણે k 1 નો સમાવેશ કરતા નથી તેથી હવે 2 3 nઆપવામાં આવે છે તમે Pik માટે લોડ ફ્લોની સ્પષ્ટ રીતે ગણતરી કરી શકો છો મારો મતલબ કે જો તમે 2 3 n જાણો છો અભ્યાસ પરથી આ બધું જાણીતું છે પછી આની ગણતરી પણ કરી શકાય છે તેનો અર્થ એ છે કે તમારું PLossi1nPi તેનો અર્થકે તમારી આ વસ્તુ PLosskP1kP2kP3k PmkPm1k Pnk for k23n આ રીતે તે લખી શકાય છે તેથી જ અમે કહી રહ્યા છીએ કે Pikસ્પષ્ટપણે ફક્ત લોડ પ્રવાહના સમીકરણોથી જ છે કારણ કે તમારે લોડ ફ્લો સોલ્યુશનને જાણવું પડશે હવે સમીકરણ 71 આનો અર્થ એ છે કે Pikમા આપણે જે સંબંધોને જાણીએ છીએ તેના માટે PiPgi PLiકહુ છુ પરંતુ PLiઅચલ છે તેથી તમે kની સાપેક્ષે ડેરિવેટિવ લો જો તમે આ એક ડેરિવેટિવ લેશો તોPikPgikકારણ કે PLi અચલ છે તો હવે સાંકળ ના તફાવતના નિયમનો ઉપયોગ કરીને જેનો અર્થ આ સમીકરણ છે તેથી જો તમે તેને આના જેવુ બનાવો તો તે PLosskPg2kPLossPg3Pg3kPLossPg4Pg4kPLossPgmPgmk છે તેથી આ તફાવત ના સાંકળ નો નિયમ છે તો આ રીતે તમે k 23 n માટે લખી શકો છો તો આ સાંકળનો નિયમ છે હવે સમીકરણ 73 અને 72 નો ઉપયોગ કરીને આપણને આ મળશે તેથી આ કિસ્સામાં તે એક P2k P3k Pmkછે કારણ કે ખોટ એ બધી સ્લેક બસ સિવાયની તમામ બસો નું ફક્શન છે તેથી જ આ ગણિતની મુદત સુધી લખાઈ રહ્યું છે કારણ કે તમારી પાસે m કંઈ નથી m એ મીટર જનરેટર છે તેથી શા માટે તે Pg2 Pg3 અને Pgm સુધી છે તેથી તમે જો ડેરિવેટિવ લેશો તો તે વખતે આ કિસ્સામાં તમારા સમીકરણ 73 અને આ સામાન્ય સમીકરણ તે મૂળભૂત રીતે P2kP2k P3kP3kછે તેથી આ ખરેખર તમારું P2kછે તમે તેને P2k દ્વારા બદલી શકો છો આ સમીકરણમાંથી તમારા 72 પર થી ફરીથી દરેક પદ લખી શકતા નથી પરંતુ સામાન્ય રીતે PgikPik સમજી શકાય તેવું છે તો તેવી જ રીતે તમારા PgmkPmk ફરીથી આ સમીકરણમાંથી મળશે તો તે k 23 n માટેનું સમીકરણ 74 છે તો આ તફાવતના સાંકળ નિયમનો ઉપયોગ કરીને તમારી સાંકળ છે તેથી આગામી તબક્કામાં તે કાર્ય PLossનુ સમાવેશ કરતું નથી કારણ કે Pg1 PLoss એ Pg2 Pg3 અને Pgm સુધી કાર્ય છે તમારા Pg1 માટે અહીં તેની દલીલો વચ્ચે PLossPg10 છે અને તેમાં શામેલ નથી આ સમીકરણ 73 છે એટલા માટે આ સમીકરણ માં સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે PLoss ફંકશન નથી એટલા માટે Pg1 Pg2 Pg3અને Pgm સુધી ડેરિવેટિવ લેવામાં આવે છે તેનો અર્થ એ કે હવે તમે સમીકરણ 71 માંથી 74 બાદ કરશો હવે મને 74 શોધવા દો તમારે સમીકરણ 71 માંથી 74 બાદ કરવો પડશે તેથી તમે 74 માંથી બાદબાકી કરી રહ્યા છો જો તમે આમ કરો તોP1kP2k1 PLossPg2P3k1 PLossPg3Pmk1 PLossPgmPm1kPm2kPnk0 તો આ સમીકરણ 75 એ k 23 n માટે છે હવે આ ખરેખર તમારા ડેલ્ટા k પછી k 23 n માટે છે તેથી જ્યારે તમે k 2 મૂકશો ત્યારે આપણ ને એક સમીકરણ મળશે જ્યારે તમે k 3 મૂકશો ત્યારે તમને બીજું સમીકરણ મળશે આ રીતે તમારી પાસે તમારી n સંખ્યાના સમીકરણ છે કારણ કે તે nth ટર્મ સુધી ચાલે છે તેથી પછી શું થશે કે જો તમે તેને આ પદ માં મુકો છો અથવા તો જો તમે તેને આ પદ માં કોલ કરો છો તો તમે તેને તમારી જમણી બાજુ તરફ લાવો છો જેનો અર્થ છે કે મને તે આ રીતે મૂકવા દો નહીં તો તમને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે માની લો કે આ સમીકરણ 75 છે હવે આ સમીકરણ P2k1 PLossPg2P3k1 PLossPg3Pmk1 PLossPgmPm1kPm2kPnk P1k છે

તેથી તે કિસ્સામાં શું થશે k 23 n તે ચાલુ રહેશે કેમ કે તમે k 2 k 3 k n આ રીતે મૂકશો જો તમે મૂકશો તો તે તમારા બિન રેખીય સમીકરણોના સેટ્સ મેળવશે તેથી આનો અર્થ એ છે કે જો આપણે મેટ્રિક્સ સ્વરૂપમાં આ સમીકરણ મૂકવા માંગતા હોય તો આપણે જમણી બાજુની કોલમ વેક્ટર એ P12 P13 હશે આ રીતે તે ચાલુ રહેશે તેથી તેનો અર્થ એ કે તમારું આ સમીકરણ આપણે તે સમીકરણ 75 લખી શકીએ છીએ P22 Pm2 Pn2 P2n Pmn Pnn 1 PLossPg2 1 PLossPgm 1 1 P12 P1n તેથી તેનો અર્થ એ છે કે આ સમીકરણ 76 ખરેખર બસ પાવર Pi અને કોણ kઆ બે વસ્તુઓ સંલગ્ન છે તેવુ દર્શાવે છે J1 માત્ર ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે આપણે લોડ પ્રવાહ અભ્યાસ મા J1 J2 J3 J4 જોઈ ગયા છે તેથી આ મેટ્રિક્સ J1 તે ખરેખર ટ્રાન્સપોઝ છે તેથી તેનો અર્થ એ છે કે લોડ પ્રવાહના અભ્યાસ પછી તમે બધું જ જાણો છો તેથી સહેલાઇથી કોઈ આની ગણતરી કરી શકે છે પછી આ ખરેખર આ એક કે જેને તમે સામાન્ય રીતે પેનલ્ટી ફેક્ટર તરીકે ઓળખો છો તેનો પરસ્પર સંબંધ છે અમે Li1 PLossPgi છે તેથી આ મૂળભૂત રૂપે પેનલ્ટી ફેક્ટર છે તેથી તેનો અર્થ છે કે જો તમે આ જાણો છો તો સરળતાથી તમે મેળવી શકો છો તે પછી તમે તે લઈ તેને બંને બાજુથી J1ટ્રાન્સપોઝ દ્વારા ગુણાકાર કરો છો અને પછી કોલમ વેક્ટર તમને જે કંઈ મળશે તે અહીં સુધી મળી શકશે અને તે પછી તમારા આ બધી બાજુ પણ 1 1 1 આવશે જેથી તેનો અર્થ એ કે તમારી જમણી બાજુનું સમીકરણ 76 સરળતાથી મેળવી શકાય છે અને સમીકરણ માંથી અને આ લોડ ફ્લો વિષયના સમીકરણ નો આપણે અભ્યાસ કર્યો છે તે લોડ ફ્લો તેથી તેમાંથી તમને આ સમીકરણ 76 મળશે લોડ ફ્લો અભ્યાસ પછી તે સરળતાથી મેળવી શકાય છે તેથી હવે તે ખરેખર છે અને જો તમે ડેરિવેટિવ લેશો તો P1kV1VkG1ksin 1 k B1kcos 1 k આ સમીકરણ 77 છે અને આ k 23 n છે તેથી આ રીતે તમારા સમીકરણ 76 નો ઉપયોગ કરીને પેનલ્ટી ફેકટર શોધવો એ તમારે માટે ખૂબ જ સરળ છે તેનો અર્થ લોડ ફ્લો સ્ટડીઝમાંથી લોડ ફ્લો અભ્યાસ પછી તમે આ જાણો છો કારણ કે આ J1 મેટ્રિક્સ છે અને J1 ટ્રાન્સપોઝ છે અને જમણી બાજુ પણ લોડ ફ્લોના અભ્યાસ પછી આ બધા પરિમાણો V અને જાણીતા છે G અને B બધા પણ જાણીતા છે એ લાઈન પરિમાણો છે જે પણ તમે જાણો છો તેથી પહેલેથી જ તેનો અર્થ એ છે કે આ જો તમને મળે તો તેનું પારસ્પરિક મૂલ્ય તમને પેનલ્ટી આપશે કારણ કે પેનલ્ટી ફેકટર આ શરતોના પારસ્પરિક સમાન છે તેથી આ તે છે કે જે તફાવતનો તે સાંકળ નિયમનો ઉપયોગ કરીને અને તમારા લોડ પ્રવાહના અભ્યાસમાંથી તમારી આ વસ્તુમાંથી ખરેખર પેનલ્ટી ફેકટર કેવી રીતે શોધવું આનો અર્થ એ કે આનું મૂલ્યાંકન કરવા માટે તમારે લોડ ફ્લો અભ્યાસ કરવો પડશે જો તમે લોડ ફ્લો સ્ટડીઝને જાણો છો અને જો તમે લોસ ફોર્મ્યુલા જાણો છો એટલે કે PLossકે લોસ ફોર્મ્યુલાને તો અમે આ સમાપ્ત કર્યા પછી ખોટ સૂત્રમાં જઈશું કે તે કેવી રીતે મેળવી શકાય છે PLoss કે Pg2 Pg3sઅને તે આજ આવશે તેથી આ ખરેખર સરળ વસ્તુ છે ખરેખર ફક્ત વસ્તુ તે થોડી થોડી પ્રેક્ટિસ છે જ્યાં સુધી વર્ગખંડની વાત છે ત્યાં સુધી વર્ગખંડના કામની વાત છે ફક્ત બે બસ ઉદાહરણ શક્ય છે અથવા ત્રણ બસ હોઈ શકે છે તે એક સ્લેક બસ છે તેથી વર્ગખંડની કવાયતમાં બે થી વધુ નહીં ખૂબ નાના દાખલાઓ આપણે જોઈ શકીએ જો તમે મોટું ઉદાહરણ લઈ લો તો મોટા કદનું કોડિંગ કર્યા વિના અમે તે કરી શકતા નથી